નમસ્તે તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગ અનુભૂતિ છે અને જો તમે તે બીજા છેડે જુઓ તો આપણે નેટવર્કીંગ વગેરે તેથી જાણે કે હું સબ્સ્ક્રાઇબર છું મને વર્ચ્યુઅલ મશીન અને વસ્તુઓના પ્રકારનું નિરીક્ષણ કરું છું તે વસ્તુઓ છે જે વેલ્યુ એડેડ સર્વિસ છે તેથી પ્રોવાઈડર વગેરે છે આપણી પાસે IIT KGP વિશાળ છે જે અત્યાર સુધી 8GB RAM ધરાવે છે જેમાં આપણી પાસે IIT KGP વધારે વિશાળ છે જેમાં 60 GB RAM છે કહો કે આ ત્રણ ફ્લેવર છે હવે તેના આધારે મારા આધાર સ્તંભના રિસોર્સની ઉપલબ્ધતાના આધારે મારી પાસે માત્ર એટલું જ નહીં VM ના પ્રકારનું મિક્સ ના પ્રકાર પર પણ નિર્ભર છે હું આ VMs પર મેળવી શકું છું બરાબર જો મારી પાસે ફક્ત નાના પ્રકારના VM પર ભારે રિક્વેસ્ટ છે તેથી અને અત્યાર સુધીની ઉચ્ચ વસ્તુઓ કરતાં વધુ હું તે નાના પ્રકારના VMની જોગવાઈ કરવા માંગુ છું તેથી આ તે વિચારણાઓ છે જે અમલમાં આવે છે બરાબર તેથી જેમ કે આ કિસ્સામાં A પાસે VM1 થી VM2 નો એક્સેસ છે જ્યારે B પાસે VM3 નો એક્સેસ છે જ્યાં ક્લાયન્ટ C પાસે VM4 થી VM6 નો એક્સેસ છે જ્યાં પ્રોવાઈડર VM7 થી VMn જાળવી રાખે છે તેના માટે અન્ય યુઝર છે તેથી તે મોડેલ કરી શકાય છે અને તે કરવાનું ચાલુ રાખી શકે છે અને આ સામાન્ય રીતે તેના જેવા કરવામાં આવે છે તેથી જો તમે IaaS કોમ્પોનેન્ટ સ્ટેક ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખાતી VM ની અંદર ચાલતી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉચ્ચ લેયરનો કબજો લેવામાં આવે છે તેથી જેમ આપણે જોયું છે કે આ કિસ્સામાં આપણી પાસે એક જેવું છે મધ્યમાં જો તમે જુઓ કે મારી પાસે બેર મેટલ અને CRM જેવી એપ્લિકેશન અને અન્ય પ્રકારની વસ્તુઓ જ્યાં Iaas ના કિસ્સામાં સબ્સ્ક્રાઇબરનું સંપૂર્ણ નિયંત્રણ હોય છે જ્યાં પ્રોવાઈડર પાસે કોઈ નિયંત્રણ નથી અથવા પ્રોવાઈડર તે વસ્તુ માટે તેને નિયંત્રિત કરતું નથી બરાબર તેથી આ રીતે તે ચાલે છે તેથી જો આપણે તેને જોઈએ તો ઉપલા લેયર પરના નિયંત્રણનો પ્રકાર સબ્સ્ક્રાઇબરને ખસેડવામાં આવે છે અને નીચલા લેયર પરના નિયંત્રણનો પ્રકાર પ્રોવાઈડર તરફ ખસેડવામાં આવે છે તેથી IaaS ક્લાઉડ પ્રોવાઈડર ભૌતિક હાર્ડવેર પર સંપૂર્ણ નિયંત્રણ અને હાઇપરવાઇઝર લેયર પર વહીવટી નિયંત્રણ જાળવી રાખે છે સબ્સ્ક્રાઇબર ગેસ્ટ OS મિડલવેર અને એપ્લિકેશન લેયરને નિયંત્રિત કરે છે જે સબ્સ્ક્રાઇબર ઉપર છે સબ્સ્ક્રાઇબર મુક્ત છે કોઈપણ સપોર્ટ વગેરે લોડ કરવાની મંજૂરી આપે છે તેથી જો હું લિનક્સનો થોડો ફ્લેવર લોડ કરું તો તે ચોક્કસ વસ્તુ પર મારું સંપૂર્ણ નિયંત્રણ છે IaaS કોમ્પોનેન્ટ સ્ટેક અને અન્ય વસ્તુ હાઇપરવાઇઝર હાર્ડવેરનો ઉપયોગ એક અથવા વધુ વર્ચ્યુઅલ મશીનો અથવા VM ને સંશ્લેષણ કરવા માટે કરે છે એક કાર્યક્ષમ અલગ ડુપ્લિકેટ દ્વારા કન્ફ્યુગર થાય છે વગેરે તેથી કારણ કે મારી પાસે સબ્સ્ક્રાઇબર તરીકે જે છે તે મુખ્યત્વે પ્રોવાઈડર સાથે ઇન્ટરફેસ છે અને હું તેની સાથે વાતચીત કરી શકું છું તેથી સામાન્ય રીતે જો તમે લાક્ષણિક આર્કિટેક્ચર જુઓ તેથી ટોચ પર ઘણા કોમ્પોનેન્ટ છે તેનો અર્થ એ છે કે જે સ્ટોરેજ જતું નથી તેમાં ક્લાઉડ પ્રોવાઈડર ન હોય ત્યારે હોય છે જ્યારે VM નો ઉપયોગ થતો નથી અથવા બંધ હોય અને એવા પ્રકારની વસ્તુઓ તેથી જો આપણે કોમ્પોનેન્ટના તે 3 લેવલનો વંશવેલો જોઈએ તો 1 છે ક્લાઉડ મેનેજરની જેમ કેન્દ્રીય નિયંત્રણ માટે ટોચનું લેવલ જવાબદાર છે મધ્યમ લેવલ સંભવતઃ મોટા કોમ્પ્યુટર ક્લસ્ટરના સંચાલન માટે જવાબદાર છે અને ભૌગોલિક રીતે એક બીજાથી અંતર હોઈ શકે છે તેથી જો તમે આ ક્લસ્ટર મેનેજરને જુઓ તો તે આ મોટા ક્લસ્ટરોનું સંચાલન કરી રહ્યું છે જે કદાચ ભૌગોલિક રીતે ફેલાયેલું છે અને ત્રીજું તળિયે હોસ્ટ કમ્પ્યુટિંગ સિસ્ટમ કરવામાં આવે છે જે ક્યાં તો ક્વોરીઝનો જવાબ આપે છે અથવા કમાન્ડ ચલાવે છે તેથી IaaS ક્લાઉડ આર્કિટેક્ચર ક્લાઉડ મેનેજરને ભૌગોલિક રીતે વિતરિત કરી શકાય છે ક્લસ્ટર મેનેજરની અંદર કોમ્પ્યુટર મેનેજર વધુ ઝડપી નેટવર્ક દ્વારા જોડાયેલ છે તેથી જો તમે ક્લસ્ટર મેનેજરને જુઓ તો આ આ છે આ બધા વધુ ઝડપી નેટવર્ક દ્વારા જોડાયેલા છે તેથી હવે જો તમે જુદી જુદી વસ્તુઓની કામગીરી ઝડપથી જુઓ તો તેથી આપણી પાસે ટોચ પર ક્લાઉડ મેનેજર છે પછી ક્લસ્ટર મેનેજર પછી કોમ્પ્યુટર મેનેજર જે વ્યક્તિગત વસ્તુઓનું સંચાલન કરે છે બરાબર તેથી જો તમે ક્લાઉડ મેનેજરની ફરજ પર નજર નાખો તો ક્લાઉડનો પબ્લિક એક્સેસ પોઇન્ટ કરે છે ત્યારે તેઓ ક્લાઉડમાંથી ભાડે આપે છે વગેરે ક્લાઉડ મેનેજર પાસે સબસ્ક્રાઇબરને ઑથેન્ટિકેટ લેવો પડશે તેથી તે સબ્સ્ક્રાઇબર લેવલે મેનેજ થાય છે ડેટા ઓબ્જેક્ટ સ્ટોરેજ અથવા DOS નામની એક વસ્તુ છે DOS સામાન્ય રીતે સબ્સ્ક્રાઇબરના મેટાડેટાને સંગ્રહિત કરે છે કારણ કે આપણે યુઝર ક્રેડેન્શિયલ ઓપરેટિંગ સિસ્ટમ વગેરે વિશે વાત કરી રહ્યા છીએ DOS સર્વિસ સામાન્ય રીતે ક્લાઉડ માટે એકલ હોય છે તેથી આપણે શું કહીએ છીએ કે ચોક્કસ DOS સર્વિસ ચોક્કસ ક્લાઉડ માટે છે તેથી તે એ જાળવી રાખે છે આપણે શું કહીએ છીએ તે સમગ્ર ક્લાઉડ માટે રજિસ્ટ્રી કરવામાં આવે છે તેથી જો આપણે ક્લસ્ટર મેનેજરને જોઈએ કે આ મધ્યમ લેવલ છે તેથી તે વધુ ઝડપી લોકલ એરિયા નેટવર્ક મેળવે છે અને ગણતરી કરે છે કે ક્લસ્ટરમાંના કોમ્પ્યુટરના રિસોર્સનો ઉપયોગ કરીને કમાન્ડનો ભાગ અથવા આખો ભાગ સંતુષ્ટ થઈ શકે છે કે કેમ તેનો અર્થ એ કે જ્યારે ક્લસ્ટર મેનેજરને રિક્વેસ્ટ મળે છે ત્યારે તે તપાસે છે કે શું તે ક્લસ્ટરમાં ઉપલબ્ધ રિસોર્સ છે શું તે વસ્તુઓને સંતોષવા સક્ષમ છે અને તે મુજબ તે વસ્તુઓને યોગ્ય સંકેત આપે છે જેમ કે તે સ્વીકારી શકે છે અથવા સ્વીકારી શકતી નથી અને તે પ્રકારની વસ્તુઓ ક્લસ્ટર મેનેજર રિસોર્સની ઉપલબ્ધતા નક્કી કરવા ક્લસ્ટરમાંના કોમ્પ્યુટર માટે કોમ્પ્યુટર મેનેજરને ક્વેરી કહેવાય છે જ્યારે ચોક્કસ વર્ચ્યુઅલ મશીન બંધ થાય છે ત્યારે વંચિતતા અથવા કેટલીક સમસ્યાઓ આવે છે તેથી તે વસ્તુઓમાં લોકલ સ્ટોરેજ ધરાવે છે તેથી આ PLS વર્ચ્યુઅલ મશીનને સ્ટોરેજ જેવી સતત ડિસ્ક કરશો ત્યારે ડેટા તમારી પાસે ઉપલબ્ધ રહેશે તો જુઓ જો આપણે ક્લાઉડ મેનેજરની કામગીરી જોઈએ વંશવેલામાં સૌથી નીચા લેવલે ક્લાઉડ મેનેજર દરેક કોમ્પ્યુટર સિસ્ટમ પર ચાલે છે જે સબ્સ્ક્રાઇબરને વર્ચ્યુઅલ મશીન પ્રદાન કરવા માટે વર્ચ્યુઅલાઈઝેશનના ખ્યાલનો ઉપયોગ કરે છે તેથી ક્લાઉડ મેનેજર મૂળભૂત રીતે VMs પ્રદાન કરે છે તેથી તે સબ્સ્ક્રાઇબરને આ VM પ્રદાન કરે છે તે તેના માટે જવાબદાર છે કોમ્પ્યુટર મેનેજર કેટલા વર્ચ્યુઅલ મશીનો ચાલી રહ્યા છે વગેરે સહિતની સ્થિતિની માહિતી જાળવે છે તેથી તે સ્થિતિની માહિતી જાળવી રાખે છે અત્યારે કેટલા વર્ચ્યુઅલ મશીનો ચાલી રહ્યા છે ક્લાઉડ મેનેજર વર્ચ્યુઅલ મશીનોને શરૂ કરવા સસ્પેન્ડ કરવા માટે હાઇપરવાઇઝરને કમાન્ડ ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે તેથી જો કોમ્પ્યુટર મેનેજરની જરૂર હોય તો પણ તે જ છે તેથી આ બધું આપણે જોઈએ છીએ વર્ચ્યુઅલાઈઝેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બરાબર તો આ વર્ચ્યુઅલાઈઝેશન કેવી રીતે બને છે અને કયા પાસાઓ છે વગેરે આપણે આગળની સ્લાઈડમાં ઝડપથી જોવાનો પ્રયત્ન કરીશું તેથી વર્ચ્યુઅલાઈઝેશન એ એક વ્યાપક શબ્દ છે તે વર્ચ્યુઅલ મેમરી કરીને તેથી તે મહત્વનું છે તેથી તેનો અર્થ એ કે મારી પાસે બેર મેટલ છે ત્યારે હું વિવિધ મશીનો અથવા વર્ચ્યુઅલ મશીનો બનાવું છું જે વસ્તુઓને પૂરી કરી શકે છે પણ પાછળના છેડે મારું એ જ બેર મેટલ ચાલી રહ્યું છે હવે આ એક ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેથી કારણ કે ધારો કે તમે ચલાવી રહ્યાં છો જો તમારી પાસે ચોક્કસ એનવાયરમેન્ટમાં તમારું બેર મેટલ હોય અને પછી તમે વિન્ડોઝ પર એક મશીન લિનક્સ ગેસ્ટ OS પર એક મશીન એક મશીન અથવા અન્ય કેટલીક વસ્તુઓ વગેરે ચલાવી રહ્યાં છો પછી એક સમસ્યા કે મુદ્દો છે કે આ ગેસ્ટ OS નો ઇન્સ્ટ્રક્શન સેટ આખરે હાર્ડવેર પર કેવી રીતે ચાલશે તેથી તેના જેવા મુદ્દાઓ છે એપ્લિકેશનના કદ બદલવાના મુદ્દાઓ છે ત્યાં સમસ્યાઓ છે જ્યારે VM કહે છે કે મને વધુ રિસોર્સની જરૂર છે અથવા હું અન્ય વસ્તુઓ પ્રકાશિત કરવા માંગુ છું તે કેવી રીતે મેનેજ કરે છે અને તેથી આગળ તેથી આપણે હાર્ડવેરને જોઈએ છીએ તેથી જો તે વર્ચ્યુઅલાઈઝ સિસ્ટમ ન હોય તો એકલ OS તમામ હાર્ડવેર પ્લેટફોર્મ રિસોર્સને નિયંત્રિત કરે છે જો તે વર્ચ્યુઅલાઈઝેશન સિસ્ટમ હોય તો તે સંભવિતપણે લે છે તે એક ભૌતિક પ્લેટફોર્મ પર બહુવિધ વર્ચ્યુઅલ કન્ટેનર થઈ શકે છે તેથી આપણે આ વર્ચ્યુઅલાઈઝેશનનો કંઈક અંશે અનુભવ કરીએ છીએ તેથી વર્ચ્યુઅલાઈઝેશન એ એક જ હાર્ડવેર પર બહુવિધ ઓપરેટિંગ સિસ્ટમ અને યુઝર એપ્લિકેશન ચલાવવાનો એક માર્ગ છે તેથી તે વર્ચ્યુઅલાઈઝ છે તેથી મારી પાસે એક જ પર 2 અલગ ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે છે તેનો અર્થ એ છે કે હું કહું છું કે મેં આમાંથી આ OS ને વર્ચ્યુઅલાઈઝ કર્યું છે બરાબર તેથી બંને વિન્ડોઝ લિનક્સને ડાબી બાજુએ ચલાવો તો ડ્યુઅલ બૂટ માટે પણ તે કેવી રીતે અલગ છે આપણે તે એકવાર કરી રહ્યા છીએ વિન્ડોઝ વગેરે અહીં વર્ચ્યુઅલાઈઝેશનના કિસ્સામાં આ વિવિધ OS અથવા બધી OS એકસાથે અથવા સાથે સાથે ચાલી રહી છે OS એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે બરાબર સાચા વર્ચ્યુઅલાઈઝેશનના કિસ્સામાં તેઓ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે હવે વર્ચ્યુઅલ મશીન મોનિટર અથવા હાઇપરવાઇઝર જે કામમાં આવે છે તેનું બીજું મહત્વનું પાસું છે તેથી હાઇપરવાઇઝર અથવા વર્ચ્યુઅલ મશીન મોનિટર ગેસ્ટ OSને સીધા CPU પર ચલાવે છે બરાબર એટલે કે મારી પાસે ગેસ્ટ OS છે અને મારા તરીકે જે સબ્સ્ક્રાઈબર દ્વારા ઈમોલેટેડ કરવામાં આવ્યું છે અથવા ક્લાયન્ટની એપ્લિકેશન પર ચાલી રહ્યું છે અને પછી હાઇપરવાઇઝર આને ચલાવવા માટે અથવા આ ગેસ્ટ OSને સીધા જ હાર્ડવેર પર પાછળ અને વસ્તુઓ પર ચલાવવા માટે જવાબદાર છે તેથી જો ગેસ્ટ OS હોસ્ટ OS ના સમાન ઇન્સ્ટ્રક્શન સેટનો ઉપયોગ કરે તો આ કાર્ય કરે છે બરાબર જો તે એક અલગ ઇન્સ્ટ્રક્શન સેટ છે તો પછી ઇન્સ્ટ્રક્શનનો અનુવાદ યોગ્ય રીતે અમલમાં આવવો જોઈએ તેથી ત્યાં ઘણા મુદ્દાઓ છે પોપેક અને ગોલ્ડબર્ગ દ્વારા દર્શાવ્યા મુજબ વર્ચ્યુઅલ મશીન આર્કિટેક્ચરના 3 ધ્યેયો છે ત્યાં છે 1 એ છે કે VM ની સમાનતા અંતર્ગત હાર્ડવેરથી અભેદ્ય હોવા જોઈએ તેથી જાણે વર્ચ્યુઅલ મશીન હાર્ડવેર પર જ ચાલી રહ્યું છે તેથી આપણે જે કહીએ છીએ તે સમકક્ષતા અથવા રિસોર્સ નિયંત્રણ છે VM એ વર્ચ્યુઅલાઈઝ રિસોર્સનું અપૂર્ણ નિયંત્રણ હોવું જોઈએ તેથી જો તમે મને 4 GB મશીન 30 GB અથવા 60 GB હાર્ડ ડિસ્ક આપો અને આગળ આપો તો મારે સબ્સ્ક્રાઈબર તરીકે આ બાબત પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ અને કાર્યક્ષમતા મોટાભાગની VM ઇન્સ્ટ્રક્શન હાયપરવાઈઝરને સામેલ કર્યા વિના સીધા જ અંતર્ગત CPU પર એક્ઝિક્યુટ થવી જોઈએ તેથી તે બીજી વસ્તુ છે તેથી કાર્યક્ષમતા વધશે જો મોટાભાગની વર્ચ્યુઅલ મશીન ઇન્સ્ટ્રક્શન હાઇપરવાઇઝરની આ અન્ય સંડોવણીના હસ્તક્ષેપ વિના સીધું જ અંતર્ગત CPU પર એક્ઝિક્યુટ કરવા સક્ષમ હોવી જોઈએ તેથી આ એવા પાસાઓ છે કે જેને જોવાની જરૂર છે જ્યારે આપણી પાસે વર્ચ્યુઅલ મશીન મોનિટર અથવા હાઇપરવાઇઝર હોય છે જે મને VM નું અનુકરણ કરવાની મંજૂરી આપે છે તેથી ફરીથી એ જ કાર્યમાં આ પોપેક અને ગોલ્ડબર્ગ વર્ણવે છે અને આ ગુણધર્મોને થવા દેવા માટે CPUs ઇન્સ્ટ્રક્શન સેટની જરૂરિયાતનો ઔપચારિક પુરાવો પણ આપે છે IaaS લેવલે ખરેખર વર્ચ્યુઅલાઈઝેશન થવા દેવાની જેમ મુખ્ય વિચાર આ ઇન્સ્ટ્રક્શનને 3 અલગ વસ્તુઓમાં વર્ગીકૃત કરવાનો છે એક પ્રિવિલેજ્ડ ઇન્સ્ટ્રક્શન લેવલ પર માહિતીના સંકેતનું અવલોકન કરો તેથી જો તમને તમારી મૂળભૂત આર્કિટેક્ચર વસ્તુઓ યાદ છે તેથી મારી પાસે વિવિધ લેવલની કામગીરી છે જેમ કે લેવલ 0 લેવલ 1 અને તેથી આગળ તેથી વધુ નીચું લેવલ જેમ હું બેર મેટલની વધુ નજીક જઈશ તેથી તે બધુ આધાર રાખે છે કે તમારું વર્ચ્યુઅલાઈઝેશન તે કયા તબક્કે કાર્ય કરે છે જેટલું ઊંચું લેવલ એટલું વધુ વિલંબિતતા અમલમાં આવશે વધુ અનુવાદ અમલમાં આવશે તેથી આપણે એ બાબતોની તપાસ કરવાની જરૂર છે કે મારે કયા લેવલની કામગીરી કરવાની જરૂર છે ખાસ કરીને જ્યારે આપણે IaaS પ્રકારની કામગીરી કરીએ છીએ અને સેન્સિટીવિટી હોય તો આપણે બધી 3 ઇચ્છિત ગુણધર્મ સાથે વર્ચ્યુઅલ મશીન ચલાવી શકીએ તેમના કાર્યમાં તેઓએ બતાવ્યું છે કે આ પ્રકારની વસ્તુઓ સાચી છે અને આપણે સાચા વર્ચ્યુઅલ મશીનનો અહેસાસ કરી શકીએ છીએ તેથી તે જ વસ્તુ અથવા આમ જે પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેથી આપણી પાસે આ VM છે અને આ વર્ચ્યુઅલ મશીન મોનિટર પરનું આ હાર્ડવેર ચાલી રહ્યું છે અને તે આપણને આ વિવિધ VM નું અનુકરણ કરવાની મંજૂરી આપે છે બરાબર તેથી તે તમારું હોઈ શકે છે તેથી VM પર ચાલતા ગેસ્ટ OS ગમે તે હોય ઇન્સ્ટ્રક્શન સેટને રૂપાંતરિત કરવાની જરૂર છે જે આ હાર્ડવેર દ્વારા સમજી શકાય છે બરાબર તેથી તે આપણી બોટમ લાઇન હશે કે કેમ તે કોઈપણ અમલીકરણ પર આધારિત છે તેથી જો આપણે વર્ચ્યુઅલાઈઝેશન માટેના લાક્ષણિક અભિગમો જોઈએ તેથી જો તમે આ વર્ચ્યુઅલાઈઝેશનની ઉત્ક્રાંતિ જુઓ છો તો એક છે જેને આપણે પ્રથમ પેઢી અથવા સંપૂર્ણ વર્ચ્યુઅલાઈઝેશન કહીએ છીએ તેથી બાઈનરી રીરાઈટીંગ હાર્ડવેર પ્લેટફોર્મ પર VMવેર અને ઝેન છે તેથી હવે તમારું હાર્ડવેર પ્લેટફોર્મ વર્ચ્યુઅલાઈઝેશન અવેર છે તેથી તે હાર્ડવેર આસિસ્ટેડ વર્ચ્યુઅલાઈઝેશન છે તેથી આ કિસ્સાઓમાં આ હાર્ડવેર પ્લેટફોર્મ આ વર્ચ્યુઅલાઈઝેશનથી અવેર નથી જે પણ થાય છે તે આ તમારા હાઇપરવાઇઝર દ્વારા થાય છે તેથી સંપૂર્ણ વર્ચ્યુઅલાઇઝેશન પ્રથમ પેઢીની ઓફરિંગ જોયા હશે આ બે લોકપ્રિય ઇમ્યુલેટર છે જે તે ઓપન સોર્સને બદલે છે સંપૂર્ણ વર્ચ્યુઅલાઈઝેશન ઇમ્યુલેશન લેયરના ફાયદા છે જેમ કે તમે બે વસ્તુઓને અલગ પાડવાની ચિંતા કરશો નહીં કુલ VM પોર્ટેબિલિટી માં ખામીઓ છે જે પ્રદર્શન કિંમત સાથે આવે છે જ્યારે પણ તમે પરંપરાગત x86 આર્કિટેક્ચરમાં હાર્ડવેર પ્રદર્શન કિંમતનું અનુકરણ કરવા માંગતા હો ત્યારે OS કર્નલ હોવો જોઈએ અને અન્ય વસ્તુઓ રમતમાં આવવી જોઈએ તેથી આપણે તેના માટે ચૂકવણી કરવાની જરૂર છે અથવા આપણે તે વસ્તુ માટે પ્રદર્શન કિંમતની જરૂર છે પેરા વર્ચ્યુઅલાઇઝેશનના કિસ્સામાં ગેસ્ટ OS માં ફેરફાર કરવામાં આવે છે અને આમ રિંગ 1 અથવા રિંગ 3 પર કર્નલ લેવલ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવે છે તે ખૂબ જ ઉચ્ચ લેવલ છે ગેસ્ટ પ્રિવિલેજ્ડ ઇન્સ્ટ્રક્શન પર પ્રક્રિયા કેવી રીતે કરવી તે વિશે સંપૂર્ણપણે વાકેફ છે VMM માં અનુવાદિત પ્રિવિલેજ ઇન્સ્ટ્રક્શન હવે જરૂરી નથી VMM સાથે વાત કરવા માટે ગેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ વિશિષ્ટ API નો ઉપયોગ કરે છે તેથી તે પેરા છે તેનો અર્થ એ કે તમારું VMM તમારા VM માં અમુક પ્રકારના ઉપયોગ કરવા માટે ઘૂસી રહ્યું છે તેથી હવે તે સંપૂર્ણ ટ્રાન્સલેશન નથી પરંતુ મારી પાસે પેરા વર્ચ્યુઅલાઈઝેશન છે જેથી પ્રદર્શન વધે છે અને આ વસ્તુ ખૂબ લોકપ્રિય બની રહી છે તેથી પેરા વર્ચ્યુઅલાઈઝેશનના કિસ્સામાં OS કર્નલનું રિકમ્પાઇલિંગ ને ઈન્સ્ટોલ કરવાની બાબતોમાં પ્રવેશ કરવો જરૂરી છે તેથી તે તમારા ગેસ્ટ OS લેવલે કાળજી લે છે ત્રીજું રિંગ 0 પર ચાલતું હાર્ડવેર OS છે VMM પ્રોસેસર એક્સટેન્શન એ મુદ્દાઓ છે કે જ્યારે તમે તમારી ફ્લેક્સિબિલીટી ગુમાવો છો અને ગતિ તે સ્થળાંતર વગેરે ક્યારે અમલમાં આવે છે તેના પર આધાર રાખે છે તેથી તેની સાથે આપણે નેટવર્ક લેવલ વર્ચ્યુઅલાઈઝેશન તરીકે જે કહીએ છીએ તેના કેટલાક વધુ પાસાઓને સ્પર્શ કરીશું તેથી હવે આપણે જે હાર્ડવેર તરીકે જોઈ રહ્યા છીએ હવે આપણે નેટવર્ક લેવલ જોઈ રહ્યા છીએ તેનો અર્થ એ કે મારે આપેલ નેટવર્ક પર વર્ચ્યુઅલ નેટવર્ક પર નેટવર્કનું અનુકરણ કરવાની જરૂર છે બરાબર તેથી આપણે જે જોયું છે તે લાક્ષણિક અભિગમો એ છે કે નેટવર્ક ટેક્નોલોજીના કિસ્સામાં જે IP બેઝ હોય કે ATM બેઝ લેયર છે અથવા એવી વસ્તુઓનું સંપૂર્ણ વર્ચ્યુઅલાઈઝેશન છે જો તમે જુઓ તો ધારો કે મારી પાસે આના જેવું નેટવર્ક છે પછી હું આના જેવા વર્ચ્યુઅલ નેટવર્કનું અનુકરણ કરી શકું છું અથવા હું આના જેવા વર્ચ્યુઅલાઈઝ નેટવર્કનું અનુકરણ કરી શકું છું બરાબર તો આ મારું બેઝ નેટવર્ક છે તેથી મારી પાસે આ વસ્તુની ઉપર અને ઉપરની વસ્તુ પર 2 પ્રકારના વર્ચ્યુઅલ નેટવર્ક હોઈ શકે છે તેથી હું વર્ચ્યુઅલ નેટવર્કનું અનુકરણ કરું છું હવે શા માટે વર્ચ્યુઅલાઈઝ કરવું તે લોકો શું કહે છે કે તમારા પોતાના નેટવર્કિંગ દૃષ્ટાંતમાં માત્ર ઈન્ટરનેટ જ ઠપ થઈ રહ્યું છે જેમ કે તમારી પાસે વધુ જગ્યા નથી સંખ્યાબંધ કેસોમાં તમામ પ્રકારના આર્કિટેક્ચરમાં 1 સાઈઝ અને વગેરે પર કોઈપણ ભવિષ્યવાદી કાર્ય છે સંપૂર્ણ નેટવર્કિંગ વસ્તુઓ મૂકવા માટે એક ટેસ્ટ બેડની જરૂર પડી શકે છે તેથી મારી પાસે એક પ્રકારનું વર્ચ્યુઅલાઈઝ નેટવર્ક હોઈ શકે છે અને આ અચાનક અમલમાં આવ્યું નથી આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે જે પહેલેથી જ ચાલી રહી છે જે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક નેટવર્ક આ ઘણા વર્ષોથી પહેલેથી જ કાર્યરત છે અને આ તેના પર અનુકરણ કરવામાં આવી રહ્યું છે અને જો તમે જુઓ તો ત્યાં વિવિધ પ્રકારના પાસાઓ છે જેમ કે બિઝનેસ મોડેલ આર્કિટેક્ચર સિદ્ધાંત ડિઝાઇન લક્ષ્ય અને તે વસ્તુઓ છે અને તેના વિવિધ પાસાઓ છે જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર સર્વિસ પ્રોવાઈડર અંતિમ યુઝર બ્રોકર્સ આ અલગ અલગ ખેલાડીઓ છે અને તેઓ એકબીજા વચ્ચે ખૂબ જ જટિલ સંબંધ ધરાવે છે કે વસ્તુઓ કેવી હશે અને આ બિઝનેસ મોડેલ માત્ર નેટવર્ક વર્ચ્યુઅલાઈઝેશન માટે જ સાચું નથી તે અન્ય પ્રકારના વર્ચ્યુઅલાઈઝેશન માટે પણ સાચું છે અને જો આપણે તે આર્કિટેક્ચરને જોઈએ તેથી જો મારી પાસે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર છે તો મારી પાસે સર્વિસ પ્રોવાઈડર 1 છે જે કોઈ પ્રકારનું વર્ચ્યુઅલ નેટવર્ક ધરાવે છે આમાંથી અનુકરણ કરવામાં આવે છે જેમ કે કેટલાક નેટવર્ક વગેરેને સક્રિય કરવા અને મારી પાસે અન્ય પ્રકારના સર્વિસ પ્રોવાઈડર 2 SP2 હોઈ શકે છે અન્ય પ્રકારના નેટવર્કનું પણ અનુકરણ કરવા માટે તેથી હું મૂળભૂત અંતર્ગત નેટવર્ક પર વિવિધ પ્રકારના નેટવર્કનું અનુકરણ કરી શકું છું તેથી હું વસ્તુઓમાં અલગ અલગ નેટવર્ક અનુભવી શકું છું તેથી આ પણ ખૂબ લોકપ્રિય બની રહ્યાં છે તેથી એવું કહેવાથી કે માત્ર સર્વર જેવા જ નથી હું સમગ્ર ભૌગોલિક જગ્યા પર ચોક્કસ પરીક્ષણ કરવા માંગુ છું તેથી હું માત્ર આ સર્વરને સ્થાને રાખવા માંગતો નથી મારી પાસે ચોક્કસ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે બરાબર પછી તે પછી જો તમે તે પ્રકારની વસ્તુઓ મેળવવા માંગતા હોવ તો મને ફક્ત IaaS લેવલ પર વર્ચ્યુઅલાઈઝેશન અથવા સર્વર લેવલના વર્ચ્યુઅલાઈઝેશનની જરૂર નથી મને કાર્યમાં લાવવા માટે નેટવર્ક લેવલના વર્ચ્યુઅલાઈઝેશનની પણ જરૂર છે અને આને એકંદરે બનાવીને હું વર્ચ્યુઅલાઈઝ્ડ IP ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થાને રાખી શકું છું બરાબર તેથી આપણે આપણા અનુગામી લેક્ચરમાં આપણી ચર્ચા ચાલુ રાખીશું આપણે આજે અહીં અટકીશું